છેલ્લા બે સત્રોમાં અમે સીવીપી અથવા બીઇપી વિશ્લેષણ વિશે ચર્ચા કરી હતી મને લાગે છે કે તમે ચલિત ખર્ચ સ્થિર ખર્ચ ફાળો ગાળોના ખ્યાલોને અને પછી બીઈપીની ગણતરી વિશે સમજી ગયા હશો હવે અમે જોઈશું કે પીવી રેશિયો શું છે કારણ કે તે કોઈપણ વ્યવસાય ઉત્પાદન અથવા યોજના માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણતરી છે તેથી તે નફાનો ગાળો અથવા ફાળો ગાળોનો સંબંધ આવકના ટકા પર છે તેથી જ્યારે અમે વેચાણ કિંમતને અને ચલિત ખર્ચ સંબંધિત કરીએ છીએ ત્યારે આપણને ફાળો ગાળો મળે છે અને તેને અમે વેચાણ કિંમતથી ભાગ કરીએ છીએ તેથી અમે ટકામાં જાણીએ છીએ કે તમારું વેચાણ 10 લાખનું છે તેમાં કુલ ગાળો કેટલો છે અથવા તમે જે કમાવો છો તે ફાળો ગાળો અને પીવી રેશિયો પણ છે વેચાણ 10 લાખથી વધીને 11 લાખ થાય તો વધારાના 1 લાખ વેચાણ પર વધારાનો નફો કેટલો છે તે તમને પીવી રેશિયો અથવા ફાળો ગાળો રેશિયોથી મળશે ગણતરી આ રીતે કરવામાં આવે છે સૂત્ર મુજબ અમે કૂલ પડતરને ચલિત અને સ્થિરમાં ભાગ કરીયે છીએ નફો વેચાણ કૂલ પડતર અને ફાળો ગાળો આવક અને ચલિત ખર્ચ વચ્ચેની તુલના છે નફોની ગણતરી કરવા માટે તે વેચાણ માંથી ચલિત ખર્ચને બાદ કરશો તો તમને ફાળો મળશે નફો જાણવા માટે આપણે ફાળો માંથી સ્થિર ખર્ચને બાદ કરીએ છીએ હવે ઉપરના ભાગમાં વેચાણ ચલિત ખર્ચ અને ફાળો એકમ દીઠમાં રૂપાંતર થઈ શકે છે કારણ કે આ ત્રણેય ઘટકો એકમોની સંખ્યા અથવા પ્રવૃત્તિનું સ્તર પ્રમાણે બદલાઇ જાય છે હવે નફો માટેનું સૂત્ર આ છે S માઈનસ V ગુણાકાર Q માઈનસ FC બરાબર નફો છે અથવા તમે તેનો ઉપયોગ Q ની ગણતરી જે પ્રોજેકટેડ જથ્થો અથવા લક્ષ્ય જથ્થો છે એકાદ નફોના સ્તર માટે તેથી અમે એફસી અને અપેક્ષિત નફો ઉમેરીએ છીએ અને તેને એસ માઈનસ વીસી દ્વારા વિભાજિત કરીએ છીએ તમે સમજી ગયા છો પછી અમે બીઈપી વિશ્લેષણ અને એના ઉપયોગો પણ ચર્ચા કરી ચાલો આપણે સૂત્ર જોઈએ હવે એકમમાં બીઇપીની ગણતરી કરવા માટે અમારું લક્ષ્ય સ્થિર ખર્ચ કમાવવાનું છે તેથી સ્થિર ખર્ચને ફાળો પ્રતિ એકમ દ્વારા વિભાજિત કરીયે છીએ જો તમે સરળતાથી એફસીને એકમ દીઠ જથ્થોથી વિભાજિત કરી શકો છો હંમેશાં યાદ રાખો કે સ્થિર ખર્ચ એકમ દીઠ નથી સ્થિર ખર્ચ કુલ ખર્ચમાં હોય છે પ્રતિ એકમ સ્થિર ખર્ચ કરવો તે જરૂરી નથી કુલ સ્થિર ખર્ચને એકમોની સંખ્યા માંથી વસૂલ કરવામાં આવે છે તેથી અમે તેને ફાળો પ્રતિ એકમ દ્વારા વિભાજીત કરવા થી આપણે જાણી શકીએ કે આપણે સ્થિર ખર્ચને વસૂલ કરવા માટે કેટલા એકમો વેચાણ કરવા પડશે જે સમતૂર પણ છે ઘણી વખતે પ્રતિ એકમ ફાળોના ડેટા મળવું મુશ્કેલ છે તેથી ફાળો પ્રતિ એકમને બદલે અમે તેને પીવી રેશિયોના સૂત્ર દ્વારા વિભાજીત કરીએ છીએ હવે પીવી રેશિયોનું સૂત્ર શું છે ફાળોને વેચાણ દ્વારા વિભાજીત કરો તેથી ટકામાં અમારું ગાળો જેટલું છે તેટલું પીવી રેશિયો છે અમે બીઇપી વેચાણ મેળવવા માટે સ્થિર ખર્ચને પીવી રેશિયો દ્વારા વિભાજીત કરીએ છીએ હવે આ સીવીપી છે પડતર જથ્થા નફાનો ગ્રાફ તેને સમતૂર ચાર્ટ પણ કહેવામાં આવે છે તમે તેને ધ્યાનથી થોડીક સેકંડ જુઓ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મને લાગે છે કે બધા ખ્યાલો સ્પષ્ટ થઈ જશે તમે સમજી ગયા છો તેથી તમારી પાસે સ્થિર ખર્ચ છે જે હોરિઝોન્ટલ લાઇન છે પરંતુ તે 0 થી પ્રારંભ થતો નથી આ ઉદાહરણમાં 1 લાખથી શરૂ થાય છે પછી ત્યાંથી જ એક લાઇન ઉપર તરફ જાય છે જે કુલ પડતર લાઇન છે કારણ કે કુલ પડતર ક્યારેય 0 હોતો નથી તે 0 એકમ પર સ્થિર ખર્ચની બરાબર હોય છે અને તે પછી ધીમે ધીમે ચલિત ખર્ચના પ્રમાણમાં વધે છે પછી આ રેડ લાઇન કુલ વેચાણ તરીકે ઓળખાય છે જેને કેટલીકવાર ટીઆર અથવા કુલ આવક લાઇન કહેવામાં આવે છે તે 0 થી શરૂ થાય છે અને તે કોઈ એક બિંદુ સુધી જાય છે તે ટીસી અથવા કુલ પડતર લાઇનને પાર કરે છે આ બિંદુ સમતૂર બિંદુ છે કારણ કે આ સમયે તમે તમારા બધા કોસ્ટને આવરી અથવા કવર કરી લેવામાં માટે સક્ષમ છો અને કોસ્ટથી વધારે રેવેન્યુ કમાઈ શકો છો દરેક કંપની વેચાણનું સ્તર ઉપર જાય ઇચ્છે છે આ સ્તરની નીચેનો એરિયા નુકસાન તરીકે ઓળખાય છે કારણ કે વેચાણ કરતાં કોસ્ટ વધારે છે આ સ્તરની ઉપર વેચાણ કિંમત કરતાં વધુ છે તેથી તે નફાનો એરિયા છે એકવાર તમે સમતૂરને પાર કરશો તો દરેક વધારાના ફાળો જે તમે કમાઓ એ તમારો નફા છે કારણ કે સ્થિર ખર્ચ એમાં આવરી લેવામાં આવે છે તેથી જેમ એકમોની સંખ્યામાં વધારો થશે તો નફા એરિયાનો વધારો થશે પરંતુ નુકસાન એરિયા થોડું રહેશે મહત્તમ નુકસાન 0 બિંદુ પર સ્થિર ખર્ચની બરાબર છે કારણ કે સ્થિર ખર્ચ આપણે વેચાણને ધ્યાનમાં લીધા વિના ખર્ચ કરીએ છીએ તેથી 0 પર તમે તમારા બધા સ્થિર ખર્ચને વાપરી લીધો છે અને આવક 0 છે તેથી સ્થિર ખર્ચની એ મહત્તમ નુકસાન છે અહીંથી લોસ ઘટતું જાય છે સમતૂર બિંદુ પર 0 થઈ જાય છે અને આની ઉપર આપણો નફા છે તેથી જ મોટા ભાગની કંપનીઓ અથવા પ્લાન્ટ્સ માટે બીઇપી એ ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ ગણતરી છે કારણ કે તેઓ ઓછામાં ઓછા સમતૂરમાં રહેવા માંગે છે સમજી ગયા ચાલો અમે એક ઉદાહરણ પર ચર્ચા કરીશું હવે આમાંથી આપણે લઈશું અથવા અમે એક ખ્યાલો પર ચર્ચા કરીશું મને આશા છે કે તમે આ ઉદાહરણ યાદ રાખશો હવે ફરી એકવાર આ ઉદાહરણ પર એક નજર નાખો તેમનું અંદાજી વેચાણ આ સ્તર પર 12000 બાઇક હતું જેમાં તેઓએ 5 લાખનો નફા મેળવ્યો હતો હવે આના આધારે જે ખ્યાલો છે જેને એમઓએસ અથવા સલામતી નો ગાળો તરીકે ઓળખવામાં આવે છે આપણે જાણીએ છીએ કે 12000 એકમો પર કંપની સમતૂર બિંદુ પર છે જે સલામતી નો ગાળો છે તેથી આપણે સમતૂર બિંદુની ગણતરી 11400 એકમો પર કરી હતી અંદાજી વેચાણ 12000 છે એટલે કે 11400 માંથી 12 ને બાદ કરશો તો 600 બાઇકો સમતૂર કરતા વધારે છે જેને એકમોમાં સલામતી નો ગાળો કહેવામાં આવે છે તે વેચાણની ટર્મ્સમાં અથવા ટકામાં ગણતરી કરી શકાય છે તેથી તમે 12000 એકમો વેચાણ કરવા માટે સક્ષમ છો તેનો અર્થ એ કે તમારી પાસે 600 નો ગાળો છે તેથી 600 વિભાજિત 12000 આ રીતે ટકામાં એમઓએસની ગણતરી કરવામાં આવે છે હું તમને સૂત્ર બતાવીશ તમે સમજી ગયા સલામતી નો ગાળો ખરેખર વેચાણ સમતૂર વેચાણ સમતૂર સેલ્સ તમે એકમોમાં અથવા રૂપિયામાં કરી શકો છો એમઓએસને દર્શાવવાની બીજી રીત ટકામાં છે સલામતી નો ગાળો વેચાણ બીઇપી વેચાણ ફક્ત ધ્યાનમાં રાખો કે તેને બીઈપી દ્વારા વિભાજિત કરશો નહીં કેટલાક વિદ્યાર્થીઓ બીઈપી દ્વારા એમઓએસ વિભાજન ગણતરી કરવાનો ભૂલ કરે છે તે તમને જવાબ પણ આપશે પરંતુ તે ટકાનો સલામતી નો ગાળો નથી સમઝાઈ ગયું હવે આ વર્તમાન વ્યવસાય માટે ઉપલબ્ધ વેચાણ સ્તરના સલામતીનું પ્રતિનિધિત્વ કરે છે કારણ કે દરેક જણ નુકસાનને ટાળવા માંગે છે તેથી નુકસાનને ટાળવા માટે તમારે વેચાણના સ્તરથી ઉપર હોવું જોઈએ જેટલા ઉપર રેહશો તે સલામતી નો ગાળો કહેવાય છે ચાલો હવે એક સરળ ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ તેથી પ્રભા દેવી આભૂષણ તેનું વેચાણ 5000 એકમો છે વેચાણ કિંમત 50 છે ચલિત ખર્ચ 30 છે સ્થિર ખર્ચ 35000 છે બીઈપીની ગણતરી એકમોમાં કરો અને એમઓએસ ને ટકામાં આ ગણતરી કરો તો તમે કેવી રીતે કરશો પ્રથમ તમારે 50 અને 30 ની તુલના કરવી પડશે કારણ કે તે તમે કમાવેલા પ્રાથમિક નફા છે 50 માંથી 30 બાદ કરીયે તો હું આશા રાખું છું કે તમને યાદ હશે કે તે પ્રતિ એકમ ફાળો કહેવામાં આવે છે તેથી પ્રતિ એકમ ફાળોની ગણતરી શરૂઆતમાં કરીશું તેથી જ્યારે તમે એક એકમ વેચશો તો તમને 20 રૂપિયા મળશે તમારે કેટલું લઘુત્તમ કમાવું પડશે તમે જે પણ લઘુત્તમ કમાઇ શકો છો તે 35000 વસૂલ કરવા માટે હોવું જોઈએ કારણ કે તે સ્થિર ખર્ચ છે તેથી 20 દ્વારા વિભાજિત 35000 એ બીઇપી જથ્થો છે જથ્થાને રકમમાં રૂપાંતરિત કરવા માટે તમે તેને 50 દ્વારા વિભાજિત કરી શકો છો અથવા પીવી રેશિયો દ્વારા 35000 ને વિભાજીત કરી શકો છો તેથી પીવી રેશિયો કેટલો છે 50 બાદ 30 એ 20 છે જ્યાં 20 એ ફાળો છે જે 50 દ્વારા વિભાજિત કરવામાં આવ્યુ છે તેથી 40 ટકા એ પીવી રેશિયો છે હવે જો તમે સ્થિર ખર્ચને 40 ટકાથી વિભાજિત કરો તો તમને બીઈપી રૂપિયામાં મળશે હવે જથ્થા અને રૂપિયાની ગણતરી થઈ ગયા પછી આપણે એમઓએસની ગણતરી કરીએ હું તમને ગણતરીઓ બતાવીશ હું આશા રાખું છું કે તમને 35000 ને 20 દ્વારા વિભાજિત સમઝાઈ ગયું છે એટલે કે 1750 એકમો તે સમતૂર બિંદુની છે તમારે 35000 વસૂલ કરવા માટે 1750 એકમો વેચવાની જરૂર છે હવે વેચાણ મૂલ્યની દ્રષ્ટિએ તમારે પહેલા પીવી રેશિયોની ગણતરી કરવી પડશે જે 20 ને 50 દ્વારા વિભાજિત કરવા થી મળશે મતલબ કે 40 ટકા 35000 ને 40 ટકાથી વિભાજીત કરીયે તો તમને 87500 રૂપિયા મળશે જે બીઈપી રૂપિયામાં છે તેથી પ્રથમ બે ગણતરીઓ આપણે કરી હવે આગળ એમઓએસ છે તેમાં 5000 નું વેચાણ આપ્યું છે તેથી એમઓએસ ની ટકાવારી ગણતરી કરીયે હવે 5000 એ તેનું વેચાણ સ્તર છે અને તમારે જેની જરૂર છે તે 1750 છે તેથી 5000 બાદ 1750 વચ્ચેનો તફાવત એમઓએસ છે જેને ટકાવારીમાં રૂપાંતર કરો તેથી સલામતી નો ગાળો 5000 બાદ 1750 અને વર્તમાન વેચાણ 5000 દ્વારા વિભાજીત કરો તેથી તમને 65 ટકા મળશે એનો અર્થ એ છે કે 5000 નું વેચાણ ઘટવાનું શરૂ થાય છે ધારોકે 10 ટકા 20 ટકા 30 ટકા 40 ટકા તો હજી પણ તેઓ નુકસાનમાં નથી તેમને ચિંતા થશે કે વેચાણ ઘટી રહ્યું છે પરંતુ તે 65 ટકા સુધી પહોંચી શકે છે તે પહેલાં તેઓ નુકસાનમાં નહીં જાય તેથી જ તમારી પાસે 65 ટકા સલામતી નો ગાળો છે શું તમે સમજી ગયા તેથી આ બધા સરળ ઉદાહરણ છે હવે ચાલો આપણે કેસીસ પણ જોઈએ હું આશા રાખું છું કે તમે પ્રિન્ટઆઉટ લાવીયા હશે જો કૃપા કરીને પ્રિન્ટઆઉટ ન લાવીયા હોય તો તમે આ વિડિઓને અહીં રોકી શકો છો પ્રિન્ટઆઉટ લાવી શકો છો અને આપણે સાથે મળીને કેસ હલ કરીશું તેથી તમને પાંચ કેસીસ આપવામાં આવ્યા છે ચાલો એક પછી એક કરીએ ચાલો આપણે ગણેશજીથી પ્રારંભ કરીએ તેથી ગણેશ લિમિટેડ એ બી અને સી A B and C બ્રાન્ડ નામોવાળા ત્રણ ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યું છે અને તેમની કિંમત રચનાઓની વિગતો નીચે મુજબ છે તેથી ઉત્પાદનો માટે પ્રત્યક્ષ માલ સામાન મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચ 8 8 9 છે અને વેચાણ કિંમત 35 છે જે સમાન રીતે બી અને સી માટે છે માસિક સ્થિર ખર્ચ 480000 છે હવે જુલાઇ અને ઓગસ્ટમાં બે મહિના માટે ના વેચાણ જથ્થો આપ્યું છે તેથી જુલાઈ મહિનામાં આપવામાં આવેલા બે વેચાણ મિશ્રણ એ બી સી માટે 20000 20000 અને 20000 છે અને ઓગસ્ટમાં તે કંઈક અલગ છે હવે આપણે માસિક નફો શોધવા માટે બે બાબતો કરવાની રહેશે તેથી જુલાઈ અને ઓગસ્ટ મહિના માટે કંપનીના નફાની ગણતરી કરો અને જો તમારી ગણતરીઓ બતાવે છે કે મહિનામાં ઓછા જથ્થોથી વધુ નફો મેળવવામાં આવે છે તો તેને યોગ્ય બતાવો તેથી વિચાર કરો તે કેવી રીતે શક્ય છે ઓછા વેચાણ અને વધુ નફા મેળવવાનું શક્ય છે અને ભાગ બીમાં જો દરેક મહિનાના વેચાણના મિશ્રણને X1 અને X2 તરીકે ગણવામાં આવે છે તો પછી દરેક મિશ્રણ માટેના સમતૂર બિંદુની ગણતરી કરો અને તમે બેમાંથી કયા મિશ્રણની સલાહ આપશો તેથી બે મહિનાને બે વેચાણ યોજના તરીકે ગણવામાં આવ્યુ છે અને આપણે યોજનામાંથી એકની ગણતરી કરીને સલાહ આપવી પડશે મને લાગે છે કે તમે સમજી ગયા છો તો હવે તમે કેવી રીતે આગળ વધશો જરા વિચાર કરો મને લાગે છે કે તમે જાણો છો કે પ્રથમ પગલું એ એકમ દીઠ ફાળોની ગણતરી કરવાનું છે અમે વેચાણ કિંમત અને ચલિત ખર્ચ જાણીએ છીએ તેથી ફાળોની ગણતરી કરો ફાળોના આધારે તમે ત્રણેય ઉત્પાદનોના પીવી રેશિયોની ગણતરી કરી શકો છો હવે તમે જાણો છો જુલાઈ મહિનામાં વેચાયેલા એકમોની સંખ્યા તેથી પ્રતિ એકમ ફાળો તમને જુલાઈ અને ઓગસ્ટ માટે અલગથી કુલ ફાળો આપશે તેનાથી સ્થિર ખર્ચનો ઘટાડો કરવો પડશે જ્યારે આપણે સ્થિર ખર્ચ માંથી ફાળો ઓછું કરીયે છીએ ત્યારે અમને ભાગ A નો નફો મળે છે પછી અમારે માસિક નફાની ગણતરી કરવી પડશે તમે એ પેહલા કરો તે પછી અમે ક્યાં મહિનામાં વધુ નફો થશે તે અંગે ચર્ચા કરીશું તમે જોઈ શકો છો કે જુલાઈ મહિનામાં કુલ વેચાણ 20000 20000 20000 60000 થયું છે અને ઓગસ્ટ મહિનામાં વેચાણ ઘટ્યું છે તેથી ચાલો જોઈએ કે કયા મહિનામાં વધુ નફો મળશે હું એક્સેલ શીટમાં બતાવવાનો પ્રયત્ન કરીશ પરંતુ તમે તમારી નોંધ બુકમાં કરો આ ત્રણ મહિના છે પ્રથમ ફાળો અને પીવી રેશિયોનું પત્રકો બનાઓ ચાર વિગતો કોલુમ્ને એ બી સી A B C તૈયાર કરો વેચાણ કિંમત 36 54 અને 58 છે તેમાંથી અમે દરેક ઉત્પાદનો એકમ દીઠ ચલિત ખર્ચ ઘટાડીશું મને લાગે છે કે તમે મારી સાથે ગણતરી કરી રહ્યા છો ચલિત ખર્ચના તત્વો લખો જે પ્રત્યક્ષ માલ સામાન પ્રત્યક્ષ મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચ છે જેનાથી આપણને એકમ દીઠ ચલિત ખર્ચ મળશે તેથી આપણને 8 8 અને 9 મળશે છે તેથી આ આંકડાઓ અહીં લો તમે સમજી રહિયા છો તેથી 8 વત્તા 8 વત્તા 9 889 એટલે કે એકમ દીઠ ચલિત ખર્ચ 25 છે વેચાણ કિંમત 36 છે ચલિત ખર્ચ 25 છે તેથી એકમ દીઠ ફાળો 11 છે તેથી ઉત્પાદન એ ના એકમમાંથી કંપની 11 નું ફાળોનો ગાળો બનાવવામાં સક્ષમ છે અને ટકાવારીમાં તે 0 તેથી 11 ને 36 દ્વારા ભાગવામાં આપણે પીવી રેશિયો મેળવીશું તે જ રીતે ઉત્પાદન બીનો આંકડાકીય માહિતી લો જે 14 8 અને 20 છે ચલિત ખર્ચ કુલ ચલિત ખર્ચ ફાળો અને પીવી રેશિયોની ગણતરી કરો તો તમને કેટલું મળ્યું 12 ની બરાબર ફાળો મળ્યો ઉકેલ જુઓ કુલ ચલિત ખર્ચ 42 છે તેથી 54 માંથી 4૨ ઓછા કરવાથી આપણને ફાળો 12 રૂપિયા મળે છે અને પીવી રેશિયો 0 22 છે શું તમે સમજી શક્યા છો હવે ઉત્પાદન સી માટે કરો મને લાગે છે કે મારે ઉકેલ બતાવવાની જરૂર નથી તમે સી માટે કરી શકો છો 4 રૂપિયા ફાળો મળે છે અને 0 06 પીવી રેશિયો છે ધ્યાનમાં રાખો કોઈ પણ કેસમાં સીમાંત પડતર પદ્ધતિ ના સીવીપી વિશ્લેષણનો એકમ દીઠ ફાળો ગણતરી શરૂઆત માં કરવામાં આવે છે કેટલીકવાર એકમ માટે જો તમે એકમોના પીવી રેશિયો અને પ્રવૃત્તિની લાઇનની ગણતરી કેવી રીતે કરવી તે અથવા કંપની કેટલો ગાળો કમાવવા માટે સક્ષમ છે તે જાણતા ન હોવ તો પછી આ ગણતરી શરૂઆત છે આ પ્રથમ આવશ્યક ગણતરી છે હવે આના આધારે ચાલો માસિક નફોની ગણતરી કરીએ તેથી જુલાઈ મહિના માટે નફાકારકતા પત્રકો તૈયાર કરો અમે વેચાણ કિંમત અને એકમોની સંખ્યા જાણો છો તેથી તમે સરળતાથી વેચાણની ગણતરી કરી શકો છો તમે ફાળો ચાર્ટ માંથી એકમ દીઠ ફાળો પણ જાણો છો આ આંકડાકીય માહિતીનો ઉપયોગ કરો અને દરેક ઉત્પાદનોના નફાની ગણતરી કરો તમને જુલાઈ મહિનાનો કુલ નફો મળશે તમે કરી શકો છો તેથી 11 નફો છે અથવા એકમ દીઠ ફાળો 20000 દ્વારા ગુણાકાર કરીયે તો ફાળો 220000 મળે છે સ્થિર ખર્ચમાં ઘટાડો કરવાની જરૂર નથી કારણ કે તમે ઉત્પાદન એ માટે અલગથી સ્થિર ખર્ચ જાણતા નથી પરંતુ જો તમે આખી કંપની માટે ગણતરી પૂર્ણ કરશો તો અહીં 220000 બી માટે 240000 અને સી માટે 80000 એટલે કે કંપની સક્ષમ છે 2960000 ના વેચાણથી 540000 નું ફાળો મેળવવા માટે 480000 માંથી સ્થિર ખર્ચ ઓછું કરો તે 540000 બાદબાકી 480000 છે તમને 60 000 નો નફો મળે છે શું તમે સમજી ગયા છો મને લાગે છે કે તમે જુલાઈના નફાની ગણતરી કરી લીધી છે એ જ રીતે ઓગસ્ટ માટે નફાકારકતાની ગણતરી કરો તમે વેચાણ કિંમત અને ફાળો જાણો છો અહીં કુલ વેચાણની ગણતરી જરૂરી નથી અમારે સંપૂર્ણ ફાળો જોઈએ છે જેને સ્થિર ખર્ચ માંથી બાદ કરો સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થવાનો નથી તેથી નફો બદલાશે જે ઓગસ્ટ મહિનામાં મળેલ ફાળો છે તેથી હવે ફાળો ગણતરી કરવા માટે 11 યુનિટ દીઠને 35000 એકમો દ્વારા ગુણાકાર કરો તેથી ઉત્પાદન એ માટે 385000 બી માટે 192000 અને સી માટે 20000 છે અને કુલ 597000 છે તમે તેની સરખામણી જુલાઈ મહિના સાથે કરી શકો છો જે 540000 હતી ફાળો વધીને 597000 થયો છે તેમાંથી 480000 ની સ્થિર ખર્ચ ઘટાડશો તો તમને 117000 નો નફો મળશે તેથી પ્રશ્નના પહેલા ભાગમાં માસિક નફાકારકતા પત્રકો તૈયાર કરવાનું હતું અને જુલાઈ અને ઓગસ્ટ મહિનાના નફાની ગણતરી કરવાનું હતું તમે બધા તે કરી શકીય છો હવે તમને આશ્ચર્ય થશે કે નફો 60000 થી વધીને 117000 થઈ ગયો છે પરંતુ એકમોની સંખ્યા 60000 થી ઘટીને 56000 થઈ ગઈ છે અને નફો બમણો થયો છે એ કેવી રીતે શક્ય થયું તે શક્ય હતું કારણ કે તેઓએ વેચાણ મિશ્રણ બદલ્યું છે શરૂઆતમાં એ બી અને સી ઉત્પાદનો વેચાણ મિશ્રણ 1 1 1 હતું હવે તેઓએ એ પર વધુ ધ્યાન આપ્યું છે જે 35000 16000 થી 5000 હતું અને તેઓ નફો બમણી કરી શકીયા છે પ્રશ્ન માસિક નફો વિશે હતો અને જો ગણતરીઓ વધારે નફો બતાવે તો વાજબી ઠરાવવું જોયીયે તમે ઓગસ્ટમાં વધુ નફાને વાજબી ઠેરવવા માટે કયા કારણ આપશો હા તેનું કારણ એ છે કે ઓગસ્ટ મહિનામાં વેચાણ મિશ્રણ વધુ સારું હતું જુલાઈના વેચાણ મિશ્રણ કરતાં ઓગસ્ટનું વેચાણ મિશ્રણ શા માટે સારું છે કારણ કે જો તમે ત્રણ ઉત્પાદનોની તુલના કરો છો તો એ બી અને સી કરતા વધુ સારું છે અને વેચાણ એ માંથી વધ્યું છે જ્યારે કે સીમાં વેચાણમાં ઘટાડો થયો છે જેથી તેનું ફાળો વધ્યું છે સ્થિર ખર્ચ બદલાયો નથી તે 480000 છે તેથી વધારાનો ફાળો નફોમાં શામેલ છે તેથી નફોને બમણું કરી શકીય છે તમે સમજી ગયા તેથી આગામી સત્રમાં અમે પ્રશ્નના બીજા ભાગથી આગળ વધીશ નમસ્તે આભાર